ચાલો જોઈએ કે આપણે MPPT માટે પાવર ઇન્ટરફેસ તરીકે બૂસ્ટ કન્વર્ટરનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ તે જોઈએ આ ફોટોવોલ્ટેઇક મોડ્યુલને ધ્યાનમાં લો અને આ ફોટોવોલ્ટેઇક મોડ્યુલને હવે બુસ્ટ કન્વર્ટર દ્વારા લોડ R0 પર ઇન્ટરફેસ કરવામાં આવ્યું છે બૂસ્ટ કન્વર્ટરમાં આ ઇન્ડકટન્સ પ્રકારનો ઇનપુટ સ્વીચ પાવર સેમિકન્ડક્ટર સ્વીચ છે હવે આ અહીં બતાવ્યા પ્રમાણે BJT હોઈ શકે છે અથવા તે IGBT હોઈ શકે છે અથવા તે MOSFET હોઈ શકે છે કોઈપણ સ્વીચો કોઈપણ પાવર સેમીકન્ડક્ટર સ્વીચોનો ઉપયોગ અહીં સ્વીચ મોડ ઓન ઓફમાં થઈ શકે છે તેથી આ પોઈન્ટથી આ જંકશનથી આપણે આઉટપુટ કેપેસિટર સાથે જોડાયેલ ડાયોડનો ઉપયોગ કરવાની જરૂર છે તેથી આ ભાગ બૂસ્ટ કન્વર્ટર સર્કિટ બનાવે છે હવે બૂસ્ટ કન્વર્ટરના આઉટપુટ પરના ટર્મિનલ્સ પર તમે લોડ એપ્લિકેશન લોડને આ રીતે કનેક્ટ કરી શકો છો તેથી ચાલો ભાગોને નામ આપીએ તેથી તે R0 છે અહીં ટર્મિનલ વોલ્ટેજ VT છે ઇન્ડકટર L છે ચાલો કહીએ કે કરંટ IT ટર્મિનલ પીવી પેનલમાંથી વહેતું હોય છે આ જ IT ઇન્ડક્ટરમાંથી વહે છે તેથી IL એ IT ની સમાન છે આપણે સ્વીચને Q ડાયોડને D કેપેસિટરને C અને આઉટપુટ વોલ્ટેજને V કહીએ છીએ હવે હું સમયરેખા t દોરૂ છું અને બતાવ્યા પ્રમાણે હું ચિહ્નથી ચિહ્નિત કરીશ આ પ્રથમ બે ચિહ્ન વચ્ચેનું અંતર જેને TS કહેવામાં આવે છે તે સમયગાળો સ્વિચિંગ સમયગાળો છે તેથી તે પાવર સેમિકન્ડક્ટર સ્વીચ Qના સંદર્ભમાં છે આ Qની સ્વિચિંગ આવૃત્તિ છે 1 ભાગ્યા સ્વિચિંગ આવૃત્તિ એ TS સમયગાળો છે તેવી જ રીતે આ પણ અન્ય TS સમયગાળો છે હવે TS સમયગાળોઅવધિ પોતે બે ભાગોમાં વહેંચાયેલ છે સ્વીચ ઓન છે અને સ્વીચ ઓફ છે તેથી ચાલો અહીં બીજા ચિહ્ન સાથે ચિહ્નિત કરીએ અને આ સમયગાળાને આપણે કહીશું કે dTS છે d એ 1 કરતા ઓછી કિંમત છે 0 થી 1 છે તેથી જ્યારે સ્વીચ ઓન હોય ત્યારે dTS એ સમય છે અને જ્યારે સ્વીચ ઓફ થાય છે ત્યારે TS એ સમય છે તો આપણે કહીશું કે ઓન સમય Q QON અને આ ઓફ સમય Q છે હવે સમય પર ધ્યાન આપો જ્યારે Q એ ઓન છે ત્યારે શું થાય છે જ્યારે Q ઓન હોય ત્યારે તે સમય દરમિયાન આ માર્ગમાંથી કરંટ વહે છે તેથી કરંટ વહે છે એટલું જ નહીં આ કરંટ આ રીતે વહે છે કેપેસિટર પણ લોડમાં સતત ડીસ્ચાર્જ થાય છે તેથી આ પણ થઈ રહ્યું છે ડાયોડ ઓફ છે કારણ કે આ V0 પોટેન્શિયલ છે આ Q ઓન છે તેથી આ સર્કિટનો ગ્રાઉન્ડ પોટેન્શિયલ છે તેથી ડાયોડ રીવર્સ બાયસ છે ડાયોડ ઓફ છે તેથી તમારી પાસે બે અલગ સર્કિટ્સ છે એક પીવી જે ઇન્ડક્ટરને ચાર્જ કરે છે C કેપેસિટર આ ફેશનમાં લોડને ડિસ્ચાર્જ કરે છે તેથી તે સમયે જ્યારે Q ઓન હોય ત્યારે અમે ઇન્ડકટર પરના વોલ્ટેજનું નિરીક્ષણ કરી શકીએ છીએ અને ઇન્ડકટરમાંથી કરંટ આ નિર્ણાયક વિદ્યુત પરિમાણો છે જેમાં તમારે કન્વર્ટર વિશે જાણવાની જરૂર છે તેથી ચાલો આપણે કહી શકીએ કે તમારી પાસે આ ફેશનમાં ઇન્ડકટર પરના વોલ્ટેજ માપેલ છે જે ઓસિલોસ્કોપ અથવા મલ્ટિમીટરના ગ્રાઉન્ડ કોમન પ્રોબ અને ઓસિલોસ્કોપનો પોઝીટીવ પ્રોબથી માપવામાં આવે છે તેથી આ VL હશે અને તે IL હશે તેથી VL જો તમે તે સમય દરમ્યાન લેશો અને આ ઓન રેહશે ત્યારે આ 0 પર છે આ VT પર છે તેથી તમારી પાસે VT વોલ્ટેજ આવે છે ઓન સમય દરમિયાન અને તે જ સમય દરમિયાન ઇન્ડેક્ટરમાંથી વહેતો કરંટ IT હોય છે કરંટ છે કારણ કે આ VT અચળ છે કરંટ રેખીય રીતે ઉપર જશે કારણ કે VL એ LdIL ભાગ્યા dt બરાબર છે IL નું સંકલન થશે અને તમે જોશો કે તે સમય દરમિયાન કરંટ વેવફોર્મ ઉપર જશે Q ઓફ હોય તે સમય દરમિયાન Q ઓફ હોય છે પરંતુ ઇન્ડકટર કરંટનો પ્રવાહ ચાલુ રાખવો પડે છે તેથી તે અહીં ધ્રુવીયતામાં પરિવર્તન લાવશે અને તે આ ડાયોડને ઓન કરશે અને કેપેસિટીન્સને ચાર્જ કરશે અને કરંટ પણ લોડમાંથી વહેશે અને લોડને સપ્લાય કરશે તેથી તમે જોશો કે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ચાર્જ કેપેસિટર અને લોડ અને ચાર્જિંગ બંને દ્વારા ડીસ્ચાર્જ થશે જે કેપેસિટરને ચાર્જ કરશે ઇન્ડકક્ટરની તરફનો વોલ્ટેજ હવે આ બાજુ VT હશે આ બાજુ ડાયોડ આઉટપુટ સાથે જોડાયેલ છે તેથી તે V0 હશે તેથી Vt - V0 કારણકે V0 VT છે તમે જોશો કે ઇન્ડક્ટરનો વોલ્ટેજ નેગેટીવ જશે અને આ અપેક્ષિત છે કારણ કે અમને નેગેટીવ ભાગને સંતુલિત કરવા માટે પોઝીટીવ ભાગની જરૂર છે જેથી ઇન્ડક્ટર પરનો સરેરાશ વોલ્ટેજ શૂન્ય થાય અને ઇન્ડકટર માંથી પસાર થતો કરંટ ઘટી જાય કારણ કે આ હવે કેપેસિટીન્સમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને લોડમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે કેપેસિટર ચાર્જ કરી રહ્યું છે તેથી તે આ રીતે વહેશે અને પછી દરેક સ્વિચિંગ ચક્રનું પુનરાવર્તન કરશે વેવફોર્મ્સ સ્થિર સ્થિતિમાં દરેક સ્વિચિંગ ચક્રને પુનરાવર્તિત કરે છે અને સરેરાશ ઇન્ડક્ટર કરંટ સરેરાશ ઇન્ડક્ટર કરંટ જે અહીંથી વહે છે તે ટર્મિનલ કરંટ IT હશે ચાલો થોડી જગ્યા બનાવીએ અને ઇનપુટ આઉટપુટ વોલ્ટેજ સબંધ શું છે તે શોધવાનો પ્રયત્ન કરીએ ઇનપુટ આઉટપુટ વોલ્ટેજ સબંધનો અર્થ VT અને V0 વચ્ચેનો સંબધ છે આપણે એવી મિલકતોનો ઉપયોગ કરીશું કે જેથી સ્થિર સ્થિતિમાં એક ચક્ર પછી ચક્રથી ઇન્ડક્ટર પરનો સરેરાશ વોલ્ટેજ શૂન્ય થાય તેથી જો તમે ઇન્ડેક્ટરન પરનો વોલ્ટેજ જોશો તો આ dTS દરમિયાન VT પોઝિટિવ છે તે TS દરમિયાન VT V0 નેગેટિવ છે આ બંને ક્ષેત્રોમાં સંતુલન હોવું જોઈએ તેથી જો આપણે અહીં ફરીથી લખીએ VT dTS તેથી અહીંનો વિસ્તાર VT ગુણ્યા dTS છે અહીંનો વિસ્તાર V - V0 છે તેથી VT - V0 xTS જ્યાં TS સમય ઇન્ટરસેપ્ટ છે તેથી આ બંને ક્ષેત્રોમાં 0 સુધીનો ઉમેરો કરવો જોઈએ તેથી જો તમે સરળ બનાવશો કે તમને V0 VT x 1 ભાગ્યા મળશે હવે તે આઉટપુટ અને ઇનપુટ વચ્ચેનો વોલ્ટેજ સંબધ છે આઉટપુટ V0 એ VT પેનલ પરનો ટર્મિનલ વોલ્ટેજ ગુણ્યા 1 ભાગ્યા 1 -d છે આગળ કરંટ કરંટ સંબંધો સાથે ઇનપુટ આઉટપુટ સંબધ શું છે જુઓ વોલ્ટેજ સંબધ માટે આપણે વોલ્ટ સેકંડ બેલેન્સનો ઉપયોગ કર્યો ઇન્ડેક્ટર પરનો વોલ્ટ સેકંડ બેલેન્સ તે જ રીતે કરંટ માટે આપણે કેપેસિટરમાંથી પસાર થતા કરંટ માટે એમ્પીયર સેકંડ બેલેન્સનો ઉપયોગ કરીએ છીએ તમે જુઓ છો કે જે રીતે દરેક સ્વીચિંગ ચક્ર પછી ઇન્ડક્ટર પરનો સરેરાશ વોલ્ટેજ શૂન્ય બને છે તેવી રીતે કેપેસિટર પરનો સરેરાશ કરંટ ઝીરો થવો જોઈએ જેનો અર્થ છે કે તેઓ કેપેસિટરમાં ચાર્જ બિલ્ડઅપ અથવા ચાર્જ લોસ ન હોવો જોઈએ તેથી સ્થિર સ્થિતિમાં ચાલો આપણે કેપેસિટીન્સ માં પસાર થતો કરંટ લઈએ ચાલો આપણે તે જોઈએ તેથી જ્યારે Q ઓન હોય ત્યારે dTS દરમિયાન ડાયોડ ઓફ હતો કરંટ ડીસ્ચાર્જ થઈ રહ્યો હતો જો હું કહું છું કે કરંટની પોઝીટીવ દિશા તેને ચાર્જ કરવા માટે કેપેસિટરમાં વહેતી હોય છે કરંટ નેગેટીવ કરંટ તરીકે ડિસ્ચાર્જ કરે છે તેથી તે I0 ની બરાબર છે - I0 x dTS એ કેપેસિટર ડિસ્ચાર્જ વત્તા Q ઓફ નો સમય છે આ પાથમાં ડાયોડ દ્વારા બધો ઇન્ડકટરનો કરંટ વહેતો હોય છે અને તેનો એક ભાગ કેપેસિટેન્સને ચાર્જ કરે છે અને તેનો બીજો ભાગ આઉટપુટ રેઝિસ્ટન્સમાંથી I0 તરીકે વહે છે તેથી IT - I0 તે ચાર્જ કરવા માટે કેપેસિટીન્સમાંથી પસાર થઈ રહ્યું છે તેથી તે IT - I0 ગુણ્યા TS છે તેથી ચાર્જ અપ અને ડિસ્ચાર્જ બને એક પછી એક ચક્ર દ્વારા સંતુલિત થવું જોઈએ તો તે 0 ની બરાબર છે તેથી આ સરળતા પર I0તરફ દોરી જાય છે તે IT x ની બરાબર છે આ બીજો મહત્વપૂર્ણ સંબધ છે એક ઇનપુટ પરનો વોલ્ટેજ સંબધ છે બીજું ઇનપુટ આઉટપુટ કરંટ સંબધ છે તેથી તે 1 છે અને આ 2 છે તેથી જો તમે એક ને બીજાથી ભાગો ચાલો આપણે 1 ભાગ્યા 2 કહીએ V0 ભાગ્યા I0 મળશે 1 ભાગ્યા 2 તેથી 1 ને 2થી વિભાજીત કરવાથી તમને અવરોધનો સંબધ મળે છે અને તે જ આપણે શોધી રહ્યા છીએ તેથી આ R0 એ V 0 ભાગ્યા I0 V 0 ભાગ્યા I0 એ R0 આપશે અને VT ભાગ્યા IT અને 1 ભાગ્યા1 - d ભાગ્યા તે 1 ભાગ્યા 1 -d2 બનશે તેથી VT ભાગ્યા IT છે એ પીવી પેનલ પરનો RT છે તેથી હું RT ભાગ્યા 1 - d નો સ્ક્વેર મુકીશ તેથી આ મહત્ત્વપૂર્ણ સંબધ છે જેને આપણે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ માટે વાપરવા માંગીએ છીએ ચાલો આ અવરોધ સંબધના દૃષ્ટિકોણથી આ આખા સર્કિટ જોઈએ ચાલો હવે જોઈએ કે IV લાક્ષણિકતા વળાંક દ્વારા MPPT પર બૂસ્ટ કન્વર્ટરની શું અસર છે તેથી હું એક બ્લોક દ્વારા બુસ્ટ કન્વર્ટરને બદલી રહ્યો છું અને અમારી પાસે આની જેમ લોડ અવરોધ R0 છે તેથી આ R0 છે તમારી પાસે આઉટપુટ પર વોલ્ટેજ V0 છે અને R0 માંથી પસાર થતો કરંટ I0 છે ઇનપુટ બાજુથી જોવામાં આવેલો અવરોધ અહીં RT છે અને બૂસ્ટ કન્વર્ટર પાસે કંટ્રોલ ઇનપુટ d છે અને આપણે હમણાં જ જોયું છે કે બુસ્ટ કન્વર્ટરની ઇનપુટ બાજુ પર ટર્મિનલ અવરોધ R0 x 1 - d2 ની બરાબર છે તો ચાલો હવે IV લાક્ષણિકતા દોરીએ VT ટર્મિનલ વોલ્ટેજને X અક્ષ પર લઇએ આ છે ટર્મિનલ વોલ્ટેજ VT અને પીવી પેનલમાંથી પસાર થતો કરંટને y અક્ષ પર લઈએ તે IT છે તેથી ચાલો મને IV વળાંક દોરવા દો અને આ IV વળાંક અને મહત્તમ પાવર પોઇન્ટ સાથેનો પાવર વળાંક છે હું લોડ રેખા 1 ભાગ્યા RT દોરી રહ્યો છું જેથી મહત્તમ પાવર પોઇન્ટ ઓપરેશન માટે પેનલને જોવી પડશે તેથી આંતરછેદનો પોઈન્ટ ઓપરેટિંગ પોઈન્ટ છે અને પાવર વળાંક પર નીચે ઉતરેલી રેખા તમને મહત્તમ પાવર પોઇન્ટ આપશે અને આ મહત્તમ ઓપરેટિંગ પોઈન્ટ છે તો ચાલો હું અહીં બીજી લોડ રેખા દોરું D બદલતા હોય ત્યારે RT ને શું થાય છે તેથી d એ 1 છે તો તમે જાણો છો કે 1 1 RT એ 0 થાય છે તેથી જ્યારે RT એ 0 થાય છે ત્યારે ઢાળ અનંત થઈ જાય છે તેથી તે y અક્ષ સાથે ગોઠવાયેલ છે જે પરિણામે એક ઓપરેટિંગ પોઈન્ટ બને છે જે અહીં છે એક શોર્ટ સર્કિટ ઓપરેટિંગ પોઇન્ટ છે તેથી વર્તન કરે છે જ્યારે આ 0 બને પણ પીવી પેનલને રજૂ કરેલી લોડ રેખા R0 એ ઊભી રેખા છે જે શોર્ટ સર્કિટ વર્ચ્યુઅલ રીતે શોર્ટ સર્કિટ જેવું બને છે તો ચાલો હું તે સૂચવીશ તો આ RT છે હવે આ d 1 પર થાય છે હવે d 0 થાય ત્યારે શું થાય છે તેથી જ્યારે ડી 0 તમે જોશો કે RT R0 જેમાં RT એ R0 છે તેથી આ d 0 પર થાય છે તેથી આ આત્યંતિક લોડ રેખાથી આ બીજી આત્યંતિક લોડ રેખા સુધી લોડ રેખા એ બદલાતા d સાથે બદલાઈ શકે છે dના જુદા જુદા મૂલ્યો પર લોડ રેખાના જુદા જુદા મૂલ્યો થાય છે વિવિધ ઢાળ સાથે અલગ હોય છે અને તે જુદા જુદા ઓપરેટિંગ પોઇન્ટ પર છેદે છે અને તમારી પાસે જુદા જુદા ઓપરેટિંગ પોઇન્ટ અહીં આવી રહ્યા છે અને જો હું અહીં મર્યાદિત લોડ રેખાથી ઉભી રીતે નીચે મૂકું તો તમે જોશો કે આ બધા પાવર પોઇન્ટ છે જે મળી શકે તેવા છે તેથી બૂસ્ટ કન્વર્ટર સાથે બૂસ્ટ કન્વર્ટર ઓપરેશનમાં આ મળેલ પાવર પોઇન્ટ છે અને આ તે ઓપરેટિંગ પોઇન્ટ છે જે બૂસ્ટ કન્વર્ટર દ્વારા પહોંચી શકાય તેવા છે તેથી આમાંથી કોઈ પણ ઓપરેટિંગ પોઇન્ટ પર પહોંચી શકાય છે જો કે આ ઓપરેટિંગ પોઇન્ટ્સ કે જે હું હમણાં માઉસ કર્સરથી બતાવી રહ્યો છું તે બુસ્ટ કન્વર્ટર દ્વારા પહોંચી શકાય તેવા નથી તેથી તે ખૂબ જ જરૂરી છે કે આત્યંતિક 1 ભાગ્યા R0 લોડ રેખા એવી રીતે પડે કે પાવર પોઇન્ટને બીજી બાજુથી સીધી નીચે લાવે જે મહતમ ની બીજી બાજુએ હોય તે નોંધવું જોઈએ કે મહત્તમ ઓપરેટિંગ પોઇન્ટએ પહોંચી શકાય તેવા ભાગમાં છે પછી બૂસ્ટ કન્વર્ટરનો એક અર્થ છે અને તમે તેનો ઉપયોગ કરી શકો છો તેથી આ બધા ભાગ માટે તેને બુસ્ટ કન્વર્ટરની રેંજ કહેવામાં આવે છે હવે કોઈ સમસ્યા આવી શકે છે તમારે સાવધ રહેવું પડશે અને તે વિશે તપાસવું પડશે તેથી મારી પાસે અહીં મર્યાદિત લોડ રેખા 1 R0 રેખા સાથે IV લાક્ષણિકતા છે તેથી જો હું આની જેમ 1 R0 લાઈન લગાવી શકું છું તો આ ડ્યુટી ચક્ર d 0 પર છે તેથી બૂસ્ટ કન્વર્ટરના બધા પહોંચી શકાય તેવા પોઈન્ટ તેની ડાબી બાજુએ હોવા જોઈએ જેમ આપણે હમણાં દલીલ સાથે જોયું છે તેથી જો હું તે પોઈન્ટથી ઊભી દોરીશ તો તમે જોશો કે આ તમારી પાસેના બધા પહોંચી શકાય તેવા ઓપરેટિંગ પોઇન્ટ છે જે અનંત ઢાળ તરફ જાય છે અને પાવર પોઈન્ટ પર પહોંચી શકાય છે અથવા આ પાવર પોઇન્ટ સ્પષ્ટ છે કે મહત્તમ પાવર પોઇન્ટ નથી તે પાવરની અંદર નથી બૂસ્ટ કન્વર્ટરના ઓપરેશનના ક્ષેત્રમાં નથી તેથી તે પહોંચી ન શકાય તેવા ઓપરેટિંગ પોઇન્ટમાં પરિણમશે તેથી આ સ્થિતિમાં બૂસ્ટ કન્વર્ટર જો તેનો ઉપયોગ કરવામાં આવે તો તે તમને ક્યારેય મહત્તમ પાવર પોઇન્ટ આપશે નહીં તમને ક્યારેય નહીં આપે ક્યારેય પણ પીવી મોડ્યુલ અથવા પીવી પેનલના સંપૂર્ણ હદ સુધી ઉપયોગ કરી શકશે નહીં કારણ કે કન્વર્ટર લોડ રેખા આપી શકતું નથી એક સમાન લોડ રેખા જે મહત્તમ પાવર પોઇન્ટથી મેળ ખાશે તેથી તમારે સાવચેત રહેવું જોઈએ અને આપેલ એપ્લિકેશન માટે બૂસ્ટ કન્વર્ટરનો ઉપયોગ કરી શકાય છે કે નહીં તે તપાસવું જોઈએ કે લોડ રેખા વિશ્લેષણ દ્વારા પહેલા કન્વર્ટરના પ્રકારનો નિર્ણય લેતા પહેલા લોડ રેખાની મર્યાદા ચકાસી લેવી જોઈએ